તો આગળ શરૂ કરીએ

તોઆ રીસિવીંગ એન્ડ 3 ફેઝ પાવર માટેનું સમીકરણ છે આ સમીકરણ 79 છે તોહવે આપણે શું કરીશું રીયલ અને ઇમેજીનરી પાર્ટ અલગ કરીએ આ સમીકરણ 80 અને 81 છે આ રીસિવીંગ એન્ડ છે તે જ રીતે આપણે સેન્ડીંગ એન્ડ તારવીએ તો આ તમારા માટે કાર્ય છે તમારે આ સમીકરણ તારવ્વાનું છે હું અહીં અંતિમ સમીકરણ લખું છું

તો આ સમીકરણ 82 અને 83 છે તો રીયલ અને રીએક્ટીવ પાવર સરળતાથી તમે શોધી શકો છો સેન્ડીંગ એન્ડ રીયલ પાવર માઇનસ રિસીવીંગ એન્ડ રીયલ પાવરજે તમને 3 ફેઝ પાવર લોસ આપશે તો તો આ એક રીત છેજેનાથી પાવર લોસ શોધી શકાય છેજો કે બીજા ઘણા રસ્તા છે તો આ બીજી એક રીત છે તો આપણે અહીં ટ્રાન્સમિશન લાઇનનાં પરફોર્મન્સ અને કેરેક્ટીરીસ્ટીક્સ માટે અહીં પુરું કરીએ આપણે જેટલું શક્ય હોય તે પ્રમાણે ટ્રાન્સમિશન લાઇનનાં પરફોર્મન્સ અને કેરેક્ટીરીસ્ટીક્સને સમજવાનો પ્રયાસ કર્યો અને દરેક શક્ય માધ્યમ દ્વારા આપણે પ્રયાસ કર્યો તો ટ્રાન્સમિશન લાઇનનાં કેરેક્ટીરીસ્ટીક્સ અહીં પુરું અને ખુબ જ જરૂરી એવું પાવર ફ્લો અથવા લોડ ફ્લો સ્ટડીઝ પર જઇએ તમારે આને સમજવાનો થોડો પ્રયાસ કરવો જોઇએ અને આ મુદ્દો જ્યારે તમે ટ્રાન્સમિશન લાઇન માટે લોડ ફ્લો જોઇશુંત્યારે ઘણું વધારે ગણિતનું સમાવેશ થાય છે હું તમને એક નવી વસ્તુ આપીશતે છે PQ PV બસજે જેકોબિયન મેટ્રીક્સ બનાવ્વામાં જરૂરી છે પરંતુ આ ક્લાસરૂમ ટીચીંગમાં આપણે નાના દાખલા લઇ શકીએ છીએકારણ કે આ ટોપિક માટે તમારે કોમ્પ્યુટર જોઇએ અને કોડ લખવા પડે જો કે આજ કાલ તૈયાર કોડ સાથેનાં પેકેજ મળે છે પરંતુ એ કેસમાં તમે ઇનપુટ આપો છો અને અંતિમ પરિણામ તમને મળે છેજે ઠીક છે પરંતુજો તમે જાતે કોડ લખવાનો પ્રયાસ કરોતો તમને ચોક્ક્સપણે ઘણુંબધું શીખવા મળે તો આ લોડ ફ્લો એનાલિસિસ માં જ્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો ત્યારે તમે દરેક લાઇન સમજવાનો પ્રયાસ કરજોહું મારા તરફથી થાય એટલું પ્રયાસ કરીશ તો લોડ ફ્લો એનાલિસિસ અથવા પાવર ફ્લો સ્ટડીઝ સામાન્ય રીતે લોડ ફ્લો કહેવાય છે જે પાવર સિસ્ટમનાં એનાલિસિસ અને ડિઝાઇન માટે ફરજિયાતપણે જરૂરી છે તો મુળ મુદ્દે પાવર સિસ્ટમનાં પ્લાનિંગ ઇકોનોમિક ઓપરેશન યુટિલીટીસ વચ્ચે શિડ્યુલિંગ અને એક્સચેન્જ માટે લોડ ફ્લો સ્ટડીઝ જરૂરી છે આ ઊપરાંત ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલીટી સ્મોલ સિગ્નલ સ્ટેબિલીટી એટલે કે ડાયનેમિક સ્ટેબિલીટીકન્ટીજન્સી અને સ્ટેટ એસ્ટીમેશન માટે લોડ ફ્લો સ્ટડીઝ જરૂરી છે તો દરેક જગ્યાએ લોડ ફ્લો સ્ટડીઝ જરૂરી છે પાવર સિસ્ટમ એનાલિસીસ માટે નોડ વોલ્ટેજ મેથડ સામાન્ય રીતે વપરાય છે તેથીઆ લોડ ફ્લો સ્ટડીઝ આપણને શું આપશે તે બસ વોલ્ટેજ મેગ્નીટ્યુડ આપશે તે વોલ્ટેજ ફેઝ એંગલ એટલે કે વોલ્ટેજ એંગલ આપશે તથા પાવર ફ્લો પરથી ટ્રાન્સમિશન લાઇનનાં લોસ મળે જેથી દરેક બસ પર કરંટ ઇન્જેક્ટ થાય છે એ ગણી શકાય તો લોડ ફ્લો માટે સૌ પ્રથમ તમારે બસબાર ને વર્ગીક્રૃત કરવા પડે તો મૂળભૂત રીતે દરેક બસ માટે 4 પેરામિટર જોડાયેલ છે તો તે વોલ્ટેજ મેગ્નીટ્યુડ V ફેજ એંગલ δ રીયલ પાવર P અને રીએક્ટીવ પાવર Q તેથીલોડ ફ્લો સ્ટડીઝ માટે 4 માંથી 2 વસ્તુ આપેલી હોવી જોઇએ બીજી બે વસ્તુ સમીકરણનાં ઉકેલથી શોધી શકાય પરંતુહું અહીં તમને કહી દઉં કે આપણે PQ અને PV બસ તથા એક સ્લેક બસ લેવાની હોય છે આના સિવાયઅત્યારનાં દિવસોમાં સ્માર્ટ ગ્રીડમાઇક્રોગ્રીડ અને રીન્યુએબલ એનર્જિ સોર્સ અને ખાસ કરીને સોલાર અને બીજા પ્રકારનાં સોર્સીસનાં કારણે ઇલેક્ટ્રીકલ ઇજનેરી બદલાઇ રહેલ છે ડિસ્પેચેબલ અને નોન ડિસ્પેચેબલ DG હોય છે અને નેટવર્કમાં હેવી પાવર ઇન્જેક્ટ થાય છે તો આ બસ સિવાય બીજી ઘણી બસ હવે આવી રહી છે PQ બસ PV બસ એ એક વસ્તુ છે કે તમે જરૂર પ્રમાણે બનાવી શકો છો તો દાખલા તરીકે તમે જે સ્તર પર અભ્યાસ કરી રહ્યા હોય તો ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અથવા આઇલેન્ડ મોડ માટે પણ કે ગ્રીડ સાથે જોડાયેલ નથી ડિસ્પેચેબલ DG જેવા કે બાયોમાસ કે ડીઝલ જનરેટર માટે કે જ્યાં ડ્રૃપ કેરેક્ટરીસ્ટીક ને ધ્યાનમાં લેવાની હોય છેતે વખતે લોડ ફ્લો સ્ટડી એકદમ અલગ હોય છે તો એ કેસમાં જેકોબિયન મેટ્રીક્સ કે જે આપણે લોડ ફ્લો સ્ટડી વખતે જોઇશુંતે આવ્રૃત્તિનું ફંક્શન બની જાય છે જેકોબિયન મેટ્રીક્સ માટે તે વખતે ન્યુટન રાપ્સન મેથડમાં ઘણાં બધાં ફેરફાર કરવા પડે તો વસ્તુ બદલાય છે અને ઇલેક્ટ્રીકલ ઇજનેરી પણ બદલાય છે અને ચોક્ક્સ કહીએતો પાવર સિસ્ટમ ઇજનેરી એ ઘણા મોટા પાયે બદલાય છે સ્માર્ટ ગ્રીડ અને માઇક્રોગ્રીડનાં કારણેજો કે એ આપણાં કોર્સનાં અવકાશની બહાર છે છતાં પણ હું તમને સંકેત આપુ છુંકે આવા વખતે ન્યુટન રાપ્સન મેથડ સારી રીતે કામ આવી શકે છે પરંતુ એ જ સમયે બીજી પણ લોડ ફ્લોની રીતો ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક માટે વાપરી શકાય છે કારણ કે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક્સ હકીકતમાં રેડીયલી ઓપરેટ થાય છે એટલે કે ટ્રાન્સમિશન નેટવર્ક હકીકતમાં મેશ્ડ નેટવર્ક છે તો આપણે મૂળભૂત રીતે 4 પેરામિટરનો અભ્યાસ કરીશું સિસ્ટમની બસ આ મુજબ વર્ગીક્રૃત કરવામાં આવે છેપ્રથમ બસ એ સ્લેક બસ આ અમુક વખતે સ્વીંગ બસ કહેવાય છે અને રેફરન્સ એટલે કે સંદર્ભ તરીકે લેવાય છેજ્યાં વોલ્ટેજનં મેગ્નીટ્યુડ અને ફેઝ એંગલ નક્કી કરેલ હોય છે અને મેં તમને કહ્યું તે પ્રમાણે માઇક્રોગ્રીડDC માઇક્રોગ્રીડ ત્યાં સ્લેક બસ મુક્ત હોય છેજવા દઈએએનો અહીં અવકાશ નથી તો આ બસ સિસ્ટમના ટ્રાન્સમિશન લોસ માટે જરૂરી વધારાનો રીયલ અને રીએક્ટીવ પાવર પહોંચાડે છે તો આ સ્લેક બસ છેઅને પરિણામ સ્લેક બસ ફરતે મળે છે કારણ કેઅંતિમ પરિણામ સુધી આની ખબર હોતી નથી કારણ કેસ્લેક બસ હકીકતમાં ટ્રાન્સમિશન લોસ માટે જરૂરી વધારાનો રીયલ અને રીએક્ટીવ પાવર પહોંચાડે છે અને આ લોસિસ અંતિમ ઉકેલ મળ્યા સુધી ખબર હોતી નથી તમે લોસીસ પહેલાથી ગણી શકતાં નથી હવે બીજી વસ્તુ છે લોડ બસ અમુક વખતે એ PQ બસ પણ કહેવાય છે લોડ બસPQ બસ એટલે કે અહીં લોડ P અને Q બંને નક્કી કરેલ છે એટલે કે આ બસ પર P અને Q પાવર ઇંજેક્શન તમને ખબર છે અને ફેઝ એંગલ અને વોલ્ટેજ મેગ્નીટ્યુડ સમીકરણનું ઇટરેટીવ એટલે કે પુનરાવર્તિત રીતે શોધવાથી મળે તેથી જ્યાં સુધી તમને છેલ્લું ઉકેલ ન મળેતમને ફેઝ એંગલ અને વોલ્ટેજ મેગ્નીટ્યુડ ન મળેજો કે લોડ P અને Q બંને પહેલાથી નક્કી કરેલ છે પછી બીજી બસ એ PV બસ એટલે કે વોલ્ટેજ કન્ટ્રોલ્ડ બસ કહેવાય છે અહીં રીયલ પાવર P અને વોલ્ટેજ મેગ્નીટ્યુડ V નક્કી કરેલ છે જેથી આ ઘણી વાર રેગ્યુલેટેડ બસ પણ કહેવાય છે તો Q અને વોલ્ટેજ મેગ્નીટ્યુડ એંગલ શોધવાનાં હોય છે આ બે જાણીતા નથીતેનો મતલબ આ PV બસ છે તેથી અહીં વોલ્ટેજ મેગ્નીટ્યુડ તમારે જાળવ્વાનું હોય છે P ખબર છે અને Q તથા વોલ્ટેજ એંગલ ખબર નથી તેનો મતલબ કે તમારે રીએક્ટીવ પાવર એ રીતે ઇન્જેક્ટ કરવું પડેકે બસનું વોલ્ટેજ મેગ્નીટ્યુડ જળવાઇ શકે તેથીઆ ઘણીવાર PV બસ કે જનરેટર બસ અથવા રેગ્યુલેટર બસ પણ કહેવાય છે તો PV બસનાં કેસમાં Q ઇન્જેક્ટ કરવાનું હોવાથી Q ઇન્જેક્શન માટે મહત્ત્મ અને લઘુત્ત્મ લિમીટ સેટ કરવી પડે તો Qmin અને Qmax જેવી વસ્તુ અહીં ક્લાસરૂમમાં અઘરી છેકારણ કે તેના માટે કોમ્પ્યુટર કોડ લખવા પડે અને જોવું પડે કે શું થઇ રહ્યું છે પરંતુ આ કિસ્સામાં હું થોડાંક કલાકમાં તમને લોડ ફ્લો સ્ટડીઝ સમજાવ્વા જઇ રહ્યો છુંપરંતુ હું આ દરમિયાન સતત તેનો પ્રયત્ન કરીશ હું માત્ર એક દાખલો લઇશ અને તમને આખી પધ્ધતિ જેવું આપીશ તો Q લિમીટ તમારે ધ્યાનમાં લેવી પડે અને PV બસ માટે નક્કી કરવી પડે તેથી આપેલ ટેબલ ઉપરની ચર્ચાનો સારાંશ આપેલ છે તો સ્લેક બસ પર વોલ્ટેજ મેગ્નીટ્યુડ અને એંગલ આપેલ હોય છે P અને Q શોધવાનાં હોય છે લોડ બસ પર P અને Q આપેલ હોય છે વોલ્ટેજ મેગ્નીટ્યુડ અને એંગલ શોધવાનાં હોય છે અને વોલ્ટેજ ક્ન્ટ્રોલ્ડ બસએટલે કે PV પર પર P અને V આપેલ હોય છે Q અને એંગલ શોધવાનાં હોય છે તો હવેસ્લેક બસ PQ બસ અને PV બસ ધ્યાનમાં રાખીને બસ એડમીટન્સ મેટ્રીક્સ જોઇએ તો હું આગળ જતાં તમને બધું સમજાવીશ પરંતુ અહીં હું તમને એક પ્રશ્ન પુછવા માંગું છું કે લોડ ફ્લો સ્ટડીઝમાં આપણે એડમીટન્સ એટલે કે Y મેટરીક્સ કેમ વાપરીએ છીએ અને ઇમ્પીડન્સ એટલે કે Z મેટ્રીક્સ કેમ વાપરતાં નથી આ તમને એક સરળ પ્રશ્ન છે અને જવાબ પણ સરળ છે તો તમે તમારા ધ્યાનમાં રાખો તો હવે આપણે બસ એડમીટન્સ તરફ જઇએતો આ એક સરળ 4 બસની પાવર સિસ્ટમ આપેલ છે આ એક જનરેટર છે અને ક્લાસરૂમનાં હાલ પુરતું દાખલા માટે આપણે R ધ્યાનમાં લેતાં નથીપરંતુ જ્યારે બીજા દાખલા ગણીશું ત્યારે આપણે તેને ધ્યાને લઇશું તો માત્ર રીએક્ટન્સ ધ્યાને લેવાનાં છે તો ધારો કે આ જનરેટર છેઅને અહીં આપેલ ડેટા જેવા કે j 0 8 જનરેટર બસ 1 નું રીએક્ટન્સ આ દરેક વસ્તું પર યુનિટ માં છે તો આ j1 જનરેટર બસ 2 નું રીએક્ટન્સ લાઇન બસ 1 2 વચ્ચે j0 5 લાઇન બસ 1 3 વચ્ચે j0 4 લાઇન બસ 2 3 વચ્ચે j0 4 અને લાઇન બસ 3 4 વચ્ચે j0 04 આપેલ છે આ ઇમ્પીડન્સ ડાયાગ્રામ છેઅને રેઝીસ્ટન્સ આપણે અવગણેલ છે તો સામાન્ય રીતે આ પરથી જાણી શકાય છેકે બસ i અને k વચ્ચેનો લાઇન એડમીટન્સ આ એડમીટન્સ છે હવે તમે શું કરશો તો અહીં આપેલ બંને વોલ્ટેજ સોર્સને કરંટ સોર્સમાં રૂપાંતરિત કરો તો ડાયાગ્રામ નીચે મુજબ થશે જો અહીં તમે જુઓ તો આકૃતિ 2 માં એડમીટન્સ ડાયાગ્રામ બતાવેલ છે આ કિસ્સામાં આપણે રેફરન્સ નોડ લીધેલ છે આ નોડને 0 તરીકે લેવામાં આવેલ છે અને આ ગ્રાઉન્ડ એટલે કે અર્થ પોટેંશિયલ તરીકે લેવામાં આવેલ છે તો કરંટ અહીં ઇંજેક્ટ થાય છે અને તમારું બધાં રીએક્ટન્સને એડમીટન્સમાં રૂપાંતરિત કરેલ છે તેનો મતલબ કે આ કરંટ સોર્સ છે તો આ પેરેલલ થશેએટલે કે આ 0 તો 1 ભાગ્યા 0 8 એ -j 1 25 થશે આ નોડ 0તેથી y10 બરાબર -j 1 25 લખેલ છે અને આ j1 છે તો 1 ભાગ્યા j1 બરાબર -j1 થશે તો y20 એટલે 2 થી ૦ માટે -j1 થશે અને અહીં કરંટ ઇન્જેક્ટ થાય છે અને આ લાઇન 1 થી 2 વોલ્ટેજ છે અહીં 1234 ને વોલ્ટેજ તરીકે દર્શાવીએતો V1V2V3V4 એ કોમ્પલેક્ષ વોલ્ટેજ છે અને આ 1 થી 2 નું રીએક્ટન્સ j0 તો એડમીટન્સ 1 ભાગ્યા j0 5 બરાબર -j2 એટલે કે y12y21-j2 થાય તે જ રીતે1 અને 3 વચ્ચે j0 4 માટે એડમીટન્સ 1 ભાગ્યા j0 4 બરાબર -j2 5 છે તે જ રીતેઅહીં j0 4 માટે પણ -j2 5 થાય અને અહીં j0 04 છેતો 1 ભાગ્યા j0 04 બરાબર -j25 થાય તો આ ડાયાગ્રામમાં હકીકતમાં આપણે બે વોલ્ટેજ સોર્સનું કરંટ સોર્સમાં રૂપાંતર કર્યું છે અને સમગ્ર ઇમ્પીડન્સ ડાયાગ્રામ એડમીટન્સ ડાયાગ્રામમાં બદલેલ છે તો તેનો મતલબ કેરેફરન્સ નોડની જરૂર ગ્રાઉન્ડ એટલે કે 0 પોટેંશિયલ માટે જરૂરી છે અને આકૃતિ 2 એડમીટન્સ ડાયાગ્રામ છે મને આશા છેકે આ સમજવા માટે સરળ છે હવેસ્વતંત્ર નોડ 1234 પર KCL લાગુ કરો તોઅહીં આ બસ પર કરંટ ઇન્જેક્ટ થાય છે તો તમારું સમીકરણ શું થશે I1 એ વોલ્ટેજ V જેટલું થવું જોઇએ જે અહીં 0 પોટેંશિયલ છે તો જો હું V0 બરાબર 0 મુકું તો કરંટ ઇન્જેક્ટ થાય અને ત્યાર બાદ બધાં કરંટ બહારની તરફ આવે તેનો મતલબ તે જ રીતે બસ 2 માટે આ બીજા બસબાર માટેનું બીજું સમીકરણ છે હવેત્રીજા બસબાર પર કોઇ કરંટ ઇન્જેક્શન નથીતેથી 0 છે તેથી બસ - 3 માટે આઉટગોઇંગ એટલે કે બહાર જતો કરંટ લેવો પડે

આ ત્રીજું સમીકરણ છે હવે ચોથો બસબાર લઇએ અહીં પણ કરંટ ઇન્જેક્શન 0 છે તો કુલ 4 બસ 1234 માટે કુલ 4 સમીકરણ છે આપણે સમીકરણ નંબર આપેલ નથી તો આ ડાયાગ્રામ પરથી આપણે આ મેળવ્યાજે સમજવામાં સરળ છે અને આ પરથી તમે એડમીટન્સ માટે બધાં સમીકરણો લખો લાઇન એડમીટન્સ અને ચાર્જિંગ કેપેસિટન્સ પછીથી આવશે હવે ઊપરનાં 4 સમીકરણોને ફરી ગોઠવતાં તો ડાયાગોનલ એલિમેન્ટસ લખો હવે ઓફ ડાયાગોનલ off - diagonal એલિમેન્ટસ લખો

તો હવે આ સમીકરણ તમે આ રીતે લખી શકો છો તો આ પ્રમાણે પહેલા બનાવોજેથી તમને લાઇનની કનેક્ટીવીટી દેખાય છે બસ 1 અને 4 વચ્ચે કોઇ જોડાણ નથી તો પણ મેટ્રીક્સમાં તેમને 0 વડે દર્શાવ્વા પડે હકીકતમાં Y14Y410 તે જ પ્રમાણે બસ 2 અને 4 માટે Y24Y420 અને તે પણ નોંધો કે I3I40 તો સમીકરણમાં ગણિત અને પૂર્ણતા માટે આ કિંમતો 0 મુક્વી પડે આપણે Y મેટ્રીક્સ માટે આપણે આ સમીકરણો I1 I2 I3 I4 બરાબર Y મેટ્રીક્સ ગુણ્યા V1 V2 V3 V4 બનાવ્વા પડે અને આ સમીકરણ 1 છે અને I BUSY BUSV BUS આ સમીકરણ 3 છે જ્યાં IBUS એ કરંટ ઇન્જેક્શનYBUS એ એડમીટન્સ મેટ્રીક્સ છે અને VBUS એ બસ વોલ્ટેજ છે તો આ સમીકરણ 3 છે તો હવે આપણે નામનિર્દેશ આપીએ VBUS એ બસ વોલ્ટેજ માટે વેક્ટર V1 V2 V3 V4 છે અને Ibus એ ઇન્જેક્ટેડ કરંટ છેજે I1 I2 I3 I4 છે ત્યાર બાદ તમે જોશોકે સ્લેક બસ માટે વોલ્ટેજ આપેલ હોય તો જેકોબિયન કઇ રીતે બનાવ્વું હાલઆ પ્રાથમિક ધોરણે છે તો Ibus એ ઇન્જેક્ટેડ કરંટ માટેનું વેક્ટર છે કરંટ બસમાં જાયતો ધન અને બહાર આવે તો ઋણ લેવામાં આવે છે અને YBUS એ એડમીટન્સ મેટ્રીક્સ છે Y મેટ્રીક્સ નાં ડાયગોનલ એલિમેન્ટસ ને સેલ્ફ એડમીટન્સ અથવા ડ્રાઇવીંગ પોઇન્ટ એડમીટન્સ કહે છે ડાયાગોનલ એલિમેન્ટસ Y11 Y22 Y33 Y44 ને સેલ્ફ એડમીટન્સ અથવા ડ્રાઇવીંગ પોઇન્ટ એડમીટન્સ કહે છે સામાન્ય રીતે એટલે કે આ કેસમાં તમે રેફરન્સ બસ 0 થી 4 ઉમેરી શકો છો અને Y મેટ્રીક્સનાં ઓફ ડાયાગોનલ એલિમેન્ટસ એ ટ્રાંસફર એડમીટન્સ અથવા મ્યુચુઅલ એડમીટન્સ YikYki yik છે અહીં ઋણ નિશાની એ બ્રાંચ એડમીટન્સ 1Zik નાં કારણે છે તો YikYki yik છે આ સમીકરણ 5 છે અને હવે પછીતમને બીજી માહિતી આપીશ અને જ્યારે ચાર્જિંગ એડમીટન્સની વાત આવશેતો y મેટ્રીક્સ નાં એલિમેન્ટમાં જે તે હરોળમાં તમે કિંમત ઉમેરશો તોતેનાં પરથી તમે તમારા y મેટ્રીક્સની ખરાઇ કરી શક્શો આભારફરી મળીએ